હવે પછી આપણે આ 8051 સિસ્ટમ્સ માટે કેટલાક પ્રોગ્રામિંગ ઉદાહરણો શોધીશું તેથી 8051 માઇક્રોકન્ટ્રોલર આપણે જોયું છે કે તે ઘણી ઇન્સટ્રકસન કરી શકે છે અને આપણે તેનો ઉપયોગ ઘણી એમ્બેડેડ એપ્લિકેશનો ડિઝાઇન કરવા માટે કરી શકીએ છીએ તેથી આ સિસ્ટમનો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે તેની વધુ સારી સમજ મેળવવા માટે આપણે 8051 ના કેટલાક પ્રોગ્રામિંગ ઉદાહરણો જોઈશું આપણે જે પ્રથમ ઉદાહરણ તરફ ધ્યાન આપીશું તે એ છે કે ત્યાં 10 બાઇટ નો ડેટા છે જે RAM લોકેશન 50 કલાક થી સ્ટોર છે અને પછી આપણે આ સંખ્યાઓની સરેરાશ ની ગણતરી કરવા માંગીએ છીએ અને પરિણામને મેમરી લોકેશનમાં ૪૦ કલાક સ્ટોર કરવા માંગીએ છીએ અને તે પછી કોડ ફ્રેગમેન્ટ એ જોવાનો પ્રયાસ કરશે કે પ્રોગ્રામની સાઇઝ શું છે અને તેના એક્ઝિક્યુસન માટે કેટલો સમય જરૂરી છે એવું ધારીને કે આપણી પાસે જે ક્રીસ્ટલ છે તે 11 0582 મેગાહર્ટ્ઝ છે તેથી હું જે પ્રોગ્રામ લખવાનો પ્રયત્ન કરીશ તે આના જેવો છે તેની પાસે આ 50 હશે તેમાં આ 50 કલાકનો નંબર હશે તે RAM લોકેશનથી મેમરી લોકેશન છે જે 50 કલાક નંબરને સ્ટોર કરે છે RAM લોકેશનથી 50 કલાક પછી નંબરો આ 50 કલાક માટે સ્ટોર કરવામાં આવે છે આપણે R0 રજિસ્ટર માં સૌ પ્રથમ જે કરીએ છીએ તે મૂલ્ય 50h ને મૂવ કરવાનું છે કારણ કે આ R0 નો ઉપયોગ આ મેમરી લોકેશનના આ 50 ને ઍક્સેસ કરવા માટે ઇંડેક્સ તરીકે કરવામાં આવશે તેથી સૌ પ્રથમ R0 રજિસ્ટરમાં આપણે 50 h ના વેલ્યૂમાં આગળ વધીએ છીએ અને ત્યાં 10 નંબર છે અને તે તમારા માટે રજીસ્ટર R5 માં મૂવ કરે છે તેથી MOV R510 છે કારણ કે આ ડેશીમલ નંબર 10 છે તેથી તમે ત્યાં AH મૂકશો નહીં તો તમે ફક્ત 10 લખો પછી આપણે MOV BR5 કહીશું માત્ર B રજિસ્ટરમાં રહેલી ગણતરી રાખવા માટે આપણે તે વેલ્યૂને ઇંપ્લીમેંટિંગ કરવા માટે ઉપયોગ કરીશું પછી એવરેજ પર્પઝ માટે કાઉન્ટ વેલ્યુ ને જોઈશું આ જરૂરી રહેશે તમે આને ફક્ત B રજિસ્ટરમાં સ્ટોર કરો તો આ એક્યુમલેટર રજિસ્ટર સમ ને એક્યુમલેટ કરશે તે પર્પઝ માટે આપણે આ A રજિસ્ટરને ક્લીયર કરીએ છીએ જેથી તે હવે ક્લીયર થઈ ગયું છે પછી મારે આ સક્સેસીવ વેલ્યૂને A રજિસ્ટરમાં એડ કરવી પડશે તે પર્પઝ માટે હું આ ઇન્સટ્રકસનનો ઉપયોગ કરીને AR0 ને એડ કરી શકું છું જે પણ પ્રથમ લોકેશનનું કન્ટેન્ટ હશે કે જે A રજિસ્ટર અને A રજિસ્ટર કન્ટેન્ટ સાથે એડ કરવામાં આવશે તે અગાઉ 0 છે તેથી તેની સાથે જો તેમાં R0 એડ કરવામાં આવે તો તે એડ કરવા માટેનો પ્રથમ નંબર હશે તો મારે R0 વધારવાની જરૂર હોય છે તે નેક્સ્ટ રજિસ્ટરના નેક્સ્ટ નંબરને પોઈન્ટ કરે છે કે જે R0 માં ઇંક્રિમેંટ દર્શાવે છે તે નેક્સ્ટ નંબર અને નેક્સ્ટ રજિસ્ટર વચ્ચેનો પોઈન્ટ છે અને પછી R5 માં આપણને તે કાઉન્ટ 10 મળ્યું છે તેથી નીચે દર્શાવ્યા પ્રમાણે ડિક્રીમેંટ જમ્પ કરો પરંતુ 0 R5 કોમા નહીં અહી ઇન્સટ્રકસનમાં જે લૂપ છે તે મને આ મેમરી લોકેશન થી મળી રહી છે અને તેને R0 ના રેટ પર કોમા સાથે એડ કરી રહ્યો છું તેથી આ ઇન્સટ્રકસન એ ત્યાં લૂપમાં છે એકવાર આપણે આ પોઈન્ટ પર આવીએ પછી જ્યાં સુધી એડીશન નો સંબંધ છે ત્યાં સુધી આપણું કામ પૂરું થઈ ગયું છે હવે પછીની વસ્તુ જે મારે કરવાની છે તે એ છે કે આ સંખ્યાઓની એવરેજ નો સરવાળો ગણવાનો છે અને B રજિસ્ટર માં મેં આ એકાઉન્ટ ૧૦ રાખ્યું છે તેથી મારે તેને ફક્ત B વડે ડિવાઈડ કરવાનું છે એક રજિસ્ટરને B રજીસ્ટરનો સરવાળો મળ્યો છે તેને સંખ્યાઓની સંખ્યા મળે છે તેથી મેં કહ્યું DIV AB છે DIV AB ઇન્સટ્રકસન જોઈએ તો તેમાં A ને B વડે ડિવાઈડ કરવામાં આવશે અને પછી A રજીસ્ટરમાં મને જે વેલ્યૂ મળે છે તે કોશન્ટ છે અને જે એવરેજ વેલ્યૂ છે અને તે એવરેજ વેલ્યૂ કે જે તમે મેમરી લોકેશન પર મૂવ કરી શકો છો જેમકે MOV 40hA તેથી અહીં હું એ કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું કે આ મેમરી એડ્રેસ છે આમ MOV 40hA છે તેનો ઉપયોગ A ની વેલ્યૂને મેમરી લોકેશન પર 40 કલાક મૂવ કરવા માટે થઈ શકે છે હવે આ પ્રોગ્રામ તે કરે છે અને જો હું બાઇટ ની સંખ્યાની દ્રષ્ટિએ આ પ્રોગ્રામની સાઇઝ કેટલી છે અને આ પ્રોગ્રામની ટોટલ સાઇઝ કેટલી છે તેની ગણતરી કરવા માંગું છું તો સૌપ્રથમ ઇન્સટ્રકસન આ માટે 2 બાઇટ લે છે તે હેતુ માટે તમારે 8051 ના મેન્યુઅલ ની સલાહ લેવાની જરૂર હોય છે પરંતુ એસેન્શિયલી એક વસ્તુ જે આપણે સમજવી જોઈએ તે એ છે કે દરેક ઇન્સટ્રકસનમાં એક અપકોડ હશે જે 1 બાઇટ લેશે અને ઇમિડીએટ વેલ્યૂ જાળવવા માટે બીજી બાઇટની જરૂર પડશે તે 2 બાઇટ છે તેથી આ પણ 2 બાઇટ છે પછીનું એક MOV BR5 આ એક બાઇટ છે અહીં A પણ એક બાઇટ MOV AR0 છે આ પણ 1 બાઇટ છે તેથી આ DJNZ ઇન્સટ્રકસન પછી આ પણ 1 બાઇટ છે આ થોડું કોમ્પ્લેક્સ છે કારણ કે આ અપકોડ સિવાય મારે આ લૂપ એડ્રેસ કહેવું પડશે કારણ કે આ 16 બીટ ની વેલ્યૂ છે તે 3 બાઇટની ઇન્સટ્રકસન હશે તેથી એક DJNZ R5 માટે અપકોડ રાખશે અને અન્ય 2 બાઇટ આ લૂપનું એડ્રેસ રાખશે આ લેવલ ની લૂપ છે તે એડ્રેસ 3 બાઇટ 2 બાઇટ છે ટોટલ ઇન્સટ્રકસન 3 બાઇટ છે તો આ DIV AB એ ફરીથી 1 બાઇટ છે અને આ ઇન્સટ્રકસન 2 બાઇટ છે કારણ કે તેની ઇન્ટરમીડીએટ વેલ્યૂ 40 મળી છે તે એક બાઇટ લેશે અને આ move A છે તે 1 બાઇટ લઈ રહ્યું છે અને જો તમે તેનો સરવાળો કરો તો આ સંખ્યા 14 નીકળશે તેથી આ પ્રોગ્રામની ટોટલ સાઇઝ 14 બાઇટ છે આગળ જે તમને ગણતરી કરવામાં ઇન્ટરેસ્ટ પડી શકે છે તે એ છે કે સ્પીડ શું છે આ ઇન્સટ્રકસન ના અમલ માટે કેટલો સમય લાગે છે આ હેતુ માટે તમારે આ દરેક ઇન્સટ્રકસનના અમલ માટે જરૂરી સમય શોધવાની જરૂર હોય છે તેથી જો તમે મેન્યુઅલ ની સલાહ લો તો તમે શોધી શકો છો કે પ્રથમ ઇન્સટ્રકસન માટે અને વિવિધ ઇન્સટ્રકસન્સ માટે જરૂરી મશીન સાયકલ હોય છે અને આ 1 મશીન સાયકલ લેશે એટલે કે આમાં 1 મશીન સાયકલ લાગશે આ પણ 1 મશીન સાયકલ લે છે આ DIV AB 4 મશીન સાયકલ લે છે અને તેના સિવાય પણ અને આ DJNZ આ માટે 2 મશીન સાયકલની જરૂર પડે છે તે સિવાય જો તમે 8051 ના મેન્યુઅલ માં જોશો તો તમને દેખાશે કે બાકીના બધા ફક્ત 1 મશીન સાયકલ નો ઉપયોગ કરે છે અને તે બધા 1 મશીન સાયકલ લે છે જો તમે માત્ર એ ગણતરી કરવાનો પ્રયાસ કરી રહ્યા ન હોવ કે જરૂરી મશીન સાયકલ ની ટોટલ સંખ્યા કેટલી છે તો તે 1 પ્લસ છે આ એક છે તો આ 1 પ્લસ 1 પછી આ 1 પ્લસ 1 છે હવે પછીની ઇન્સટ્રકસન્સ જેવી કે 1 1 અને 2 તે 10 વખત રીપીટ થાય છે તેથી તે પછી 10 થી 1 પ્લસ 1 પ્લસ 2 છે પછી તે આ એક 4 મશીન સાયકલ લે છે અને તે 1 મશીન સાયકલ લે છે તો પછી જો તમે તેમનો સરવાળો કરો તો આ આખી બાબત જે 49 મશીન સાયકલ લેતી હોવાનું બહાર આવે છે અને આપણે કહ્યું તેમ તે ક્લોક ફ્રિક્વન્સી 11 0582 મેગાહર્ટ્ઝ માનવામાં આવે છે એક મશીન સાયકલ 111 0582 છે આ નંબરને આવા 49 ક્લોક સાયકલ વડે મલ્ટીપ્લાય કરવામાં આવે છે જો તમે ગણતરી કરો તો આ સમય નીકળશે આમ આ લગભગ 4431 નેનોસેકંડ છે એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ માં આ રીતે તમે તેની ગણતરી કરી શકો છો કે તે કેટલી મેમરી લેશે અને તે કેટલો સમય લેશે તે ખૂબ જ સારી વાત છે તે એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગનો ખૂબ જ મજબૂત પોઈન્ટ છે કારણ કે અહીં તમે ચોક્કસપણે કહી શકો છો કે પ્રોગ્રામને અમલમાં મૂકવા માટે કેટલો સમય લાગશે અને પ્રોગ્રામને કેટલી સ્પેસ જોઈશે અને જો તમે હાય લેવલ લેન્ગ્વેજ માં કેટલાક પ્રોગ્રામ લખી રહ્યા હોવ તો તમે તેને સાચી રીતે કહી શકતા નથી તેથી મારે પહેલા પ્રોગ્રામ ને કંપાઇલ કરવો પડશે અને તે કમ્પાઇલર પર આધાર રાખે છે જેમ કે તે વસ્તુઓ કરવા માટે કેટલો સમય લાગશે કોડ ને ટ્રાન્સલેટેડ કેવી રીતે કરવામાં આવશે અને તે બધું તેથી જ સૌથી વધુ પ્રીડીક્ટેબલ ઓપરેશન મેળવવા માટે આપણે આ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગ માટે જવું જોઈએ તેથી હવે પછી આપણે અન્ય પ્રોગ્રામના ઉદાહરણ તરફ ધ્યાન આપીશું જે થોડું વધુ કોમ્પ્લેક્સ છે તેથી હું માનું છું કે એક્સટર્નલ મેમરી માં મેમરી લોકેશન 3000 h માંથી 10 બાઇટ ડેટા સ્ટોર્ડ છે અને આપણે તેને એસેંડિંગ ઓર્ડર માં રાખવા માંગીએ છીએ આપણે હવે તેવું કરવા માંગીએ છીએ તો આ પ્રકારનો પ્રોગ્રામ કેવી રીતે કરવો તેથી આ પ્રકારના પ્રોગ્રામ કરવા માટે તે મેમરી લોકેશન 3000 h થી શરુ થાય છે અને 3000 h મેમરી લોકેશનથી નંબરો સ્ટોર કરવામાં આવે છે અને આવા 10 નંબરો છે એવું કહેવાય છે કે ત્યાં આવા 10 નંબર છે સૌ પ્રથમ આ પ્રકારના કંપલીટ પ્રોગ્રામ લખવા માટે હું તે આ રીતે કરીશ આપણે કેટલાક સ્પેશિયલ નોટેશન રજૂ કરીશું જે એસેમ્બલર ડાયરેક્ટિવ તરીકે ઓળખાય છે ઠીક છે કોઈપણ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ લખતી વખતે હું ફક્ત તે જ વસ્તુઓનો પ્રથમ પરિચય આપું છું જેમ કે જો તમે કોઈપણ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ જુઓ તો પછી તમે તેમાં ઘણા કોમ્પોનેંટ શોધી શકો છો તમે શોધી શકો છો કે પ્રથમ કોમ્પોનેંટ્સ માં કોમ્પોનેંટ છે તમે શોધી શકો છો કે તે પ્રથમ પ્રકારની જે વસ્તુઓ છે તે મશીન ઇન્સટ્રકસન છે આ વાસ્તવ માં એવી ઇન્સટ્રકસન્સ છે જેને પ્રોસેસર MOV ADD SUB JUMP જેમ સપોર્ટ કરે છે તે બધી મશીન ની ઇન્સટ્રકસન્સ છે તે સિવાય તમને કેટલીક વધુ મળશે અને તેમને ઘણી વાર અપકોડ કહેવામાં આવે છે ત્યાં તે ઓપરેશન કોડ્સ છે તેને ઓપકોડ અથવા મશીન અપકોડ કહેવામાં આવે છે પછી તમે અન્ય પ્રકારની એન્ટ્રીઓ શોધી શકો છો જે સ્યુડો અપકોડ્સ તરીકે ઓળખાય છે તેથી સ્યુડો અપકોડ્સનો અર્થ એ છે કે તે ખરેખર એક્ઝિક્યુશન માટે નથી પરંતુ પ્રોગ્રામ સ્ટ્રક્ચર ને વધુ સારું બનાવવા માટે તે જરૂરી છે અને જો તેઓ ખાસ કરીને આ સ્પેશિયલ કિસ્સાની જેવા વેરિએબલ ને ડીફાઇન કરવા માટે ઉપયોગી હોય છે તમે આ વસ્તુ મેળવવા માંગો છો કે જે 3000 h લોકેશન થી 3000 h લોકેશન સુધી મારી પાસે મેં કહ્યું તેમ 10 નંબર હશે જો તમે આ વસ્તુને ઇનિશિયલાઇઝ કરવા માંગતા હોવ તો આ પ્રોગ્રામ ને એક્ઝિક્યુશન માં મૂકતી ફાઇલ માં આપણે ધારીએ છીએ કે તે 3 લોકેશન 3000 h વેલ્યૂ પહેલેથી જ ત્યાં છે તમે એક ચોક્કસ સ્યુડો અપકોડ મૂકીને તે કરી શકો છો જે DB તરીકે ઓળખાય છે અને તે બાયટ માટે ડિફાઇન્ડ કરે છે જો આ ડિફાઇન્ડ બાઇટ હોય અને જો તમે તમારા પ્રોગ્રામમાં ક્યાંક જાણતા હોવ તો તેને તમે DB 20 કહો છો તેનો અર્થ એ છે કે એસેમ્બલર જે કરશે તે એ છે કે તે એડ્રેસ પર આ પોઈન્ટ એ જે પણ એડ્રેસ હશે તે વેલ્યૂ તરીકે 20 મૂકશે તેનો અર્થ શું છે તે ચોક્કસપણે યુઝર પર નિર્ભર હોય છે પરંતુ તે વેલ્યૂ ત્યાં મૂકશે જો તમારે સ્ટ્રિંગ ને ડીફાઇન કરવી હોય તો તે રીતે તમે એક સ્ટ્રિંગને ડીફાઇન કરી શકો છો જેમ કે હું કહી શકું છું કે S DB હું આના જેવી સ્ટ્રિંગને ડીફાઇન કરી શકું છું એસેમ્બલર એવું કરશે કે તે જે એડ્રેસ પર તે શોધે છે તેને એલોકેટ કરવું જોઈએ તે કરશે પ્રથમ લોકેશન ના પ્રથમ કેરેક્ટર માં તે Hને બીજું લોકેશન મૂકશે અને જે ત્રીજું લોકેશન હશે ત્યાં L મૂકશે એટલે કે તે આવુંજ કરશે તે આ ચોક્કસ સ્ટ્રિંગ સાથે મેમરી ના એક ભાગને શરૂ કરશે તેથી આ સ્યુડો અપકોડ છે આપણે તેનો અને વર્ડ્સની બીજી કેટેગરીનો ઉપયોગ કરીશું જે તમે શોધી શકો છો અને જે એસેમ્બલર ડાયરેકટિવ્સ ને અનુરૂપ હોય છે આ એસેમ્બલર ડાયરેકટિવ્સ એ એસેમ્બલર્સને શું કરવું તે કહેવા માટે છે યુઝર શું કરવા માંગે છે જેમ કે એક એસેમ્બલર ડાયરેકટિવ ORG કહે છે તેમ છે જો ORG એ કેટલાક એડ્રેસ ને ફોલો કરે તો જો હું કહું કે ORG 1000 તો તેનો અર્થ એ છે કે તે પછી જો મારી પાસે MOV ઇન્સટ્રકસન હોય જેમ કે ચાલો આપણે કહીએ કે MOV R1R2 છે એટલે કે આ ઇન્સટ્રકસન આ માટેનો કોડ હું મેમરી લોકેશન 1000 પર મૂકવા માંગું છું તેથી જ્યારે ઇન્સટ્રકસન પ્રોગ્રામ લોડ કરવામાં આવશે ત્યારે આ ઇન્સટ્રકસને મેમરી લોકેશન 1000 માં લોડ કરવામાં આવશે જો તમે એડ્રેસ જાણતા હોવ કે જેના પર તમે ઇચ્છતા હોવ કે તમારો પ્રોગ્રામ લોડ થવો જોઈએ તો તમે તમારા પ્રોગ્રામમાં આ ORG સ્ટેટમેન્ટ મૂકી શકો છો અને કહી શકો છો કે તમારા પ્રોગ્રામ ટ્રાન્સલેટેડ કોડ માટે એવું ધારી લેવું જોઈએ કે કોડ નું ઓરિજિન તે ચોક્કસ એડ્રેસ છે તે આપણને આ જમ્પ ઇન્સટ્રકસન્સ અને બીજા બધામાં મદદ કરે છે કારણ કે આપણને એક્ચ્યુયલ ટાર્ગેટ એડ્રેસ ની જરૂર હોય છે જો ORG શરૂઆતમાં હોય તો તમે જાણો છો કે તેમના પ્રોગ્રામ માટે પ્રોગ્રામનું પ્રથમ સ્ટેટમેન્ટ તે એડ્રેસ થી શરૂ થાય છે અથવા ક્યારેક આપણે જોયું છે કે આપણે સર્વીસ રૂટિન માં ઈન્ટ્રપ્ટ કર્યો છે હવે ઈન્ટ્રપ્ટ સર્વીસ રૂટિન ચોક્કસ એડ્રેસ પરથી લોડ કરવી પડશે તેથી તે લખતા પહેલા સર્વીસ રૂટિનમાં ઈન્ટ્રપ્ટ પાડે છે તમે અહીં ORG નું સ્ટેટમેન્ટ મૂકી શકો છો તે રીતે અને જે પણ આપણે અહીં એડ્રેસને ટાર્ગેટ બનાવી શકીએ છીએ તે વેલ્યૂ અહીં જણાવી શકાય છે આ ઈન્ટ્રપ્ટ સર્વીસ રૂટિન જ્યારે તેને ટ્રાન્સલેટેડ કરવામાં આવે છે ત્યારે તે ચોક્કસ ઈન્ટ્રપ્ટ વેક્ટર અથવા ISR એડ્રેસ માં મૂકવામાં આવે છે કે જે તેના માટે જરૂરી હોય છે તે રીતે આપણને એસેમ્બલર ડાયરેકટિવ્સ મળ્યા છે અને આવા ઘણા એસેમ્બલર ડાયરેકટિવ્સ છે તેમાંથી એક ORG છે અને બીજું એક જે તમારી પાસે છે તે EQU છે આ કેટલીક કોંસ્ટંટ ડેફીનેશન જેવું છે એટલે કે કેટલીક કોંસ્ટંટ ડેફીનેશન તમે હાય લેવલ પ્રોગ્રામ્સ માં કંઇક ડીફાઇન કરી શકો છો જેમ કે C C અને તમે પણ ડીફાઇન કરી શકો છો જેમ કે X 5 તેથી x એ કોંસ્ટંટ છે કે જેની કિંમત 5 છે તો અહીં પણ મારી પાસે આ EQU પ્રકારની ડેફીનેશન હોઈ શકે છે જેમ કે કહો કે હું N EQU 10 કહી શકું છું તેથી N એ કોંસ્ટંટ છે કે જેની વેલ્યૂ 10 છે તેથી આ DB થી અલગ છે આ N ને કોઈ મેમરી લોકેશન સોંપવામાં આવ્યું નથી એસેમ્બલી કોડ માં તમને આ N ક્યારેય લોકેશન તરીકે જોવા મળશે નહીં પરંતુ પ્રોગ્રામમાં જ્યાં પણ આ N હશે ત્યાં આ N થશે અને તે પ્રોગ્રામમાં તેને 10 દ્વારા બદલવામાં આવશે આ સાથે આપણે લોકેશન 3000h થી આ પ્રોગ્રામ માટેનો કોડ લખવાનો પ્રયાસ કરીશું મારી પાસે ૧૦ નંબરો સ્ટોર છે અને હું તે ૧૦ નંબરોને સોર્ટ કરવા માંગુ છું હું માનું છું કે સિસ્ટમ માં બીજો કોઈ પ્રોગ્રામ ન હોવાથી મારો પ્રોગ્રામ એડ્રેસ 0 0 0 0 0 0 કલાક થી શરૂ થાય છે જો તમે જાણતા હોવ કે તમારી સિસ્ટમ માં અલગ એડ્રેસ છે તો તમારી RAM કોઈ અલગ એડ્રેસની હોઈ શકે છે તો પછી તમે ત્યાં બીજી કોઈ વેલ્યૂ મૂકી શકો છો તો પછી આ N તેને કોંસ્ટંટ તરીકે લે છે જે ૧૦ છે પછીથી જો આવતીકાલે મારે 20 નંબર સોલ્વ કરવાનો હોય તો હું ફક્ત આ વેલ્યૂને 10 થી 20 તરીકે ચેન્જ કરી શકું છું અને મારે આખો પ્રોગ્રામ ચેન્જ કરવાની જરૂર નથી હોતી હું બીજું ટેમ્પરરી લોકેશન લઉં છું કે જેને મેં મૂળભૂત રીતે આ એક્ષચેંજ કરવા માટે ૧૦ પર કોલ કર્યો હતો અને હું તે હેતુ માટે ૫૦ કલાકની લોકેશન લઉં છું તેથી આ 50 કલાક એક ટેમ્પરરી RAM નું લોકેશન છે જેનો ઉપયોગ હું વેરિયેબલ્સ ની એક્ષચેંજ કરવા માટે સ્ક્રેચ પેડ તરીકે કરીશ અને જો ડેટા આઇટમ્સ તે સમયે ઓર્ડર માં ન હોય તો તેની એક્ષચેંજ કરવામાં આવે છે સ્ટાર્ટ એડ્રેસ 3000 તરીકે સ્ટોર્ડ કરવામાં આવે છે હું બીજી કોંસ્ટંટ થી શરૂઆત કરું છું જે EQU 3000 h થી શરૂ થાય છે આ તે છે કે જો મારે એડ્રેસ માં 4000 થી શરૂ થતા એરે ને ક્રમમાં ગોઠવવું હોય તો તેઓ આવતી કાલની સ્ટાર્ટ ની દ્રષ્ટિએ લખી શકે છે મારે ફક્ત પ્રોગ્રામમાં આ પોઈન્ટ ને બદલવાની જરૂર હોય છે અને બાકીના પ્રોગ્રામને અનઅલ્ટર્ડ બનાવવામાં આવશે પછી હું MOV R4 N 1 જેવું કાઉન્ટર લઉં છું હું તેને ઇવેલ્યુએટ કરવા માટે આને 9 પર લઈ જઉં છું તમે જુઓ છો કે આ સ્ટેટમેન્ટ MOV R49 જેવું સ્ટેટમેન્ટ છે પરંતુ જો હું અહીં 9 લખું તો આવતીકાલે જો મને 20 નંબરો માટે સોર્ટ કરવાનું કહેવામાં આવે તો મારે પ્રોગ્રામ માં પણ આ પોઈન્ટ ને બદલવો પડશે નહીં તો હું આ નંબરને 10 થી 20 માં ચેન્જ કરી શકું છું અને આ પાર્ટ જેમ છે તેમ કામ કરશે તેમાં કોઈ પ્રોબ્લેમ નથી તો આપણે તે ફિલોસોફી MOV R4N 1 ને અનુસરીશું તો પછી DPTR ને DPTR પાસે જે સ્ટાર્ટ એડ્રેસ છે તેના પર સેટ કરવું જોઈએ સ્ટાર્ટ એડ્રેસ 3000 h DPTR પર આવે છે પછી આપણે આ R4 વેલ્યૂને A માટે MOV કરીએ છીએ અને પછી આ A વેલ્યૂને R5 પર મૂવ કરીએ છીએ આ માત્ર MOV R5 0 MOV A to R5 માટે કરવામાં આવે છે જેથી આપણે કેટલીક વધુ કંપેરીઝન કરી શકીએ અને પછી મને A રજિસ્ટર માં પહેલો નંબર મળે છે તેથી MOVX ADPTR DPTR થી 3000 લોકેશન સુધી વેલ્યૂ એ રજિસ્ટરમાં આવી રહી છે હકીકતમાં આ બે સ્ટેટમેન્ટ છે તેઓ ખરેખર આ R4 વેલ્યૂને R5 માં મૂવ કરી રહ્યા છે તેથી હું સીધો MOV R4 to R5 સુધી ન કરી શકું આમ મેં તે આ રીતે કર્યું છે તમે MOV 54 જેવું સ્ટેટમેન્ટ મૂકીને આ બે પૈર ને બદલી શકો છો તે કરી શકાય છે પરંતુ તે અહીં કરવામાં આવતું નથી તેમની પાસે બે અલગ અલગ સ્ટેટમેન્ટ છે આપણે આ MOVX ADPTR મેળવી શકીએ છીએ પછી આપણે MOV R1A કરવા માંગીએ છીએ A ની વેલ્યુ R1 અને પછી INC DPTR માં મૂવ કરવામાં આવે છે હવે તે નેક્સ્ટ એન્ટ્રી 3001 અને પછી MOVX ADPTR તરફ પોઈન્ટ કરી રહ્યું છે નેક્સ્ટ નંબર A રજિસ્ટર માં આવશે અને પછી આપણે તે વેલ્યુને ટેમ્પરરી લોકેશન માં સેવ કરીશું પછી R1 માં આપણે R1 માં રીડ કરેલ પ્રથમ વેલ્યુ સેવ કરી હતી પછી આપણે નેક્સ્ટ વેલ્યુ વિશે ટેમ્પરરી રજિસ્ટરમાં મૂવ કરવામાં રીડ કર્યું હતું હવે R1 થી તેને A રજિસ્ટરમાં પાછું લઈ જાઓ જેથી હું કમ્પેર કરી શકું તે MOV AR1 છે હવે આપણી પાસે જે વેલ્યુ 3000 હતી તે A રજિસ્ટરમાં છે અને જે વેલ્યુ 3001 પર છે તે ટેમ્પરરી રૂપે મેમરી લોકેશનમાં છે હું કમ્પેર કરી શકું છું CJNE ઈન્સ્ટ્રકસન નો ઉપયોગ કરી શકાય છે CJNE કમ્પેર જમ્પ અથવા સમાન નહીં A ટેમ્પરરીL 3 છે તે જંપ કરશે નહિતર મારે જંપિંગ કરવું પડશે નહીં તો સંખ્યાઓ સમાન નથી જો તેઓ ત્યાં સમાન ન હોય તો તે L3 પર જંપ લગાવે છે અને તો તે તેના સિવાય L4 પર જંપ કરશે અને આ L3 માં તે ચેક કરવામાં આવશે કે અમુક કેરી જનરેટ થાય છે જો નંબર્સ સમાન હોય તો આપણે ઇન્ટરચેન્જ કરવાની જરૂર નથી તે SJMP L4 પર આવશે તે આ તરફ જંપ મારશે નહીંતર મારે આ વસ્તુ ચેન્જ કરવાની જરૂર નથી તે પછી MOVX DPTRA છે આ કન્ટેન્ટ માટેનું રજિસ્ટર મોટું હતું જે હવે મેમરી લોકેશન 3000 પર L4 પર મૂવ કરવામાં આવ્યું છે A ટેમ્પરરી કરતાં મોટો છે હવે મારે એક્ષચેંજ કરવાની જરૂર છે આ તે એક્ષચેંજનું પ્રથમ સ્ટેપ છે પછી MOV Atemp અને પછી આપણે DPTR પર પાછા જવું પડશે આપણે આ DPL રજિસ્ટરમાં ડીક્રીમેંટ કરીએ છીએ આપણે આ DPTR રજિસ્ટરમાં ડીક્રીમેંટ કરી શકતા નથી કારણ કે તે 16 બીટ છે મારે DEC DPL અને પછી MOVX DPTRA કરવું પડશે ટેમ્પરરી વેલ્યુ A રજિસ્ટર માં મૂવ કરવામાં આવ્યું છે આ તે ટેમ્પરરી વેલ્યુને પહેલાની વેલ્યુ પર લઈ જશે જે 3000 છે 3000 અને 3001 ની વચ્ચે તે એક એક્ષચેન્જ કરશે પછી ફરીથી આપણે INC DPL કરીએ છીએ અને પછી L માં તે એક કમ્પેરીઝન અને એક્ષચેન્જની કોમ્પોઝીશન છે આપણે જોવું પડશે કે શું કમ્પેરીઝન આ DJNZ R5L 2 દ્વારા કરવામાં આવે છે કે જ્યાં L 2 એ ઈન્સ્ટ્રકસન L2 છે આપણે R5 માં ડીક્રીમેંટ કરવાની જરૂર છે અને જો તે 0 ન હોય તો તે આ L2 પર આવશે જેથી કરીને આપણે મેમરી માંથી નેક્સ્ટ નંબર લઈ શકીએ જે DJNZ R5 L2 છે અને આ એક લૂપ પુરી કરશે તેની ટોપ પર તમારી પાસે બીજું હોવું જોઈએ જે R4 દ્વારા હોય DJNZ R4L1 જ્યાં આ L1 આનું લોકેશન છે આ આઉટસાઇડર નું નેક્સ્ટ ઈટરેશન શરૂ કરી રહ્યું છે કંપેરીઝન માટે તમે સોર્ટિંગ જાણો છો કે આપણે લૂપ્સ કરવી જોઈએ અને તે બે લૂપ્સ છે જેઓ નેસ્ટેડ ફેશન પ્રમાણે કાર્ય કરશે આપણે અહી બે લૂપ બનાવીએ છીએ એક L1 અને બીજી L2 જેથી તે થતું જોવા મળે છે આ રીતે આપણે આ પ્રોગ્રામ ડેવલપ કરી શકીએ છીએ જો તમે ફક્ત પ્રોગ્રામ દ્વારા ટ્રેસ કરો તો તમે જોશો કે આ ખરેખર સોર્ટિંગ કરી રહ્યું છે R5 એ 0 ન થાય ત્યાં સુધી આ રીપીટેડ થશે ત્યારબાદ આપણી પાસે આ છે અને પછી આપણને પ્રોગ્રામ સમાપ્ત કરવા માટે બીજું સ્ટેટમેંટ મળ્યું છે જેને END કહેવાય છે આ અન્ય એસેમ્બલર ડાયરેક્ટીવ પણ છે આ આપણને જણાવી રહ્યું છે કે ટ્રાન્સલેશન પ્રક્રિયા આ પોઈન્ટ એ સમાપ્ત થશે જો વધુ ટ્રાન્સલેશનની જરૂર ન હોય તો મારે તે ન કરવું જોઈએ આમ આ ઉપયોગી છે કારણ કે ઘણી વખત જે થાય છે તે પ્રોગ્રામના ડેવલપમેન્ટ ના ફેઝ માં થાય છે આપણે ઘણી રૂટિન લખીએ છીએ અને આપણે તેને ખરેખર આપણા ફાઇનલ કોડ માં મૂકવા માંગતા નથી પરંતુ જો ફાઇનલ કોડ માં કંઇક થઈ રહ્યું છે તો પછી કદાચ ડિબગિંગ ના પર્પઝ માટે આપણે તે કોડ્સ ને ફરીથી છોડી દેવાની જરૂર છે તે કામ માટે આ એન્ડ ડાયરેકટિવ ઉપયોગી થઈ શકે છે જેમ કે જ્યારે હું કહું છું કે આ મારો એક કંપલીટ પ્રોગ્રામ છે જે મેં લખ્યો છે ત્યારે કદાચ છેવટે હું જોઉં છું કે સિસ્ટમના સાચા ઓપરેશન માટે મારે ફક્ત આટલા બધા પ્રોગ્રામની જ જરૂર છે આ તબક્કે મેં મારી એસેમ્બલી લેંગ્વેજ ફાઇલમાં એન્ડ લખ્યો છે જેથી આ પાર્ટ ટ્રાન્સલેટે ન થાય આ પાર્ટને મશીન કોડમાં ટ્રાન્સલેટે કરવામાં આવ્યો નથી પરંતુ હું આ પાર્ટ ને માનતો નથી કારણ કે પછીથી જે થઈ શકે છે તે એ છે કે ત્યાં કોઈ બગ છે જે આવે છે અથવા થોડું ઓગમેંટેશન કરવું પડશે તો આ રૂટિન એ રૂટિનનો પાર્ટ બની જશે તે કિસ્સામાં હું આ એન્ડ પોઈન્ટ ને અહીં શિફ્ટ કરી શકું છું ફક્ત આ એન્ડ પોઈન્ટને અહીં શિફ્ટ કરો મારે ફક્ત હોવું જરૂરી નથી જો મારે સાથે મળીને પ્રોગ્રામ ફરીથી લખવો ન પડે તો મારે બધું જ વ્યવસ્થિત કરવાની જરૂર નથી આ રીતે આપણે આ પ્રોગ્રામ ને મશીન કોડ માં ટ્રાન્સલેટે કરી શકીએ છીએ અને સિલેકટેડ પોર્શન લઈ શકાય છે હવે જ્યારે તમે આ ટ્રાન્સલેશનને આપણી પાસેના પ્રોગ્રામની જેમ કરી રહ્યા હોવ ત્યારે આપણે લખી રહ્યા છીએ તે એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ છે કદાચ પ્રોગ્રામ નું નામ પ્રોગ્રામ1 છે આમાં સામાન્ય રીતે asm નું એક્ષટેન્શન હોય છે Prog1 જ્યારે આ એસેમ્બલર એસેમ્બલી પ્રોસેસ માંથી પસાર થાય છે ત્યારે નંબર વન આઉટપુટ ચોક્કસપણે એક્ઝીક્યુટેબલ વર્ઝન છે આ પ્રોગ્રામ મશીન કોડને ટ્રાન્સલેટ કરે છે જે બીજા આઉટપુટ પ્રોડ્યુસ કરે છે જેને લિસ્ટ ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે આ પ્રોગ્રામ કોડ આઉટપુટ છે આ પ્રોસેસરને સમજવા માટે છે પરંતુ આની ફાઇલ લીસ્ટ એ માનવ ના સમજવા માટે છે અને આ ફાઇલ લીસ્ટમાં આપણને પ્રોગ્રામ સ્ટેટમેન્ટ્સ અને તેના સંબંધિત કોડ્સ મળ્યાં છે જો મને MOV R1A એ જેવું સ્ટેટમેન્ટ મળ્યું હોય તો પછી શું થશે કે લીસ્ટ ફાઇલ માં પહેલા સંબંધિત એડ્રેસ ત્યાં હશે કે જેના પર આ સ્ટેટમેન્ટ મૂકવામાં આવી રહ્યું છે તે એડ્રેસ ત્યાં હશે અને પછી કોડ એટલે કે સંબંધિત કોડ જે આ ઓપરેશન કરવા માટે જનરેટ કરવામાં આવે છે આ ઇન્સટ્રકસન માટે તે કોડ હશે અને પછી ઇન્સટ્રકસન પણ અહીં લખવામાં આવશે તેથી આખા પ્રોગ્રામ માટે આ રીતે તમામ સ્ટેટમેન્ટ બતાવવામાં આવશે એક પછી એક લખવામાં આવશે કે તેમના એડ્રેસ બતાવવામાં આવશે અને તેમના કોડ પણ બતાવવામાં આવશે તેથી આ પ્રોગ્રામ યોગ્ય રીતે લખવામાં આવ્યો છે કે કેમ તે સમજવામાં મદદ કરે છે અથવા આપણે સમજી શકીએ છીએ કે પ્રોગ્રામ યોગ્ય રીતે ટ્રાન્સલેટેડ છે કે કેમ અને જે પણ આપણે શોધી રહ્યા છીએ કે તે કરવામાં આવ્યું છે કે નહીં તે સમજવામાં મદદ કરે છે આ ઉપરાંત જો ટ્રાન્સ એસેમ્બલી પ્રોસેસ માં થોડી એરર હોય તો તેને ફ્લેશ કરી શકાય છે આ એરર મેસેજ અહીં ક્યાંક હોઈ શકે છે આપણે સમજીએ છીએ કે આ સ્ટેટમેન્ટ નું ટ્રાન્સલેટિંગ કરતી વખતે ત્યાં એક એરર હતી આપણે asm ફાઇલ માં આ એરર સુધારી શકીએ છીએ અને ફરીથી તેને એસેમ્બલી માટે આપી શકીએ છીએ આ ખાસ ફાઇલને લિસ્ટ ફાઇલ કહેવામાં આવે છે તેથી હું કહીશ કે જ્યારે પણ તમે એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ્સ કરી રહ્યા હોવ ત્યારે તમારે કેટલીક એસેમ્બલીની મદદ લેવી જોઈએ કારણ કે લેન્ગ્વેજ કોમ્પ્લેક્સ છે તમે એસેમ્બલર ની મદદ લો અને આ કોડ સિવાય તૈયાર કરવામાં આવેલી લીસ્ટ ફાઇલને જુઓ કોડ કંઈપણ સમજી શકશે નહીં કારણ કે તે બાઈનરી ફાઇલ છે પરંતુ આ લીસ્ટ ફાઇલ એક ટેક્સ્ટ ફાઇલ છે આપણે આ ટેક્સ્ટ ફાઇલમાં એક નજર નાખી શકીએ છીએ અને કોડના ટ્રાન્સલેટેડ વર્ઝન માં શું છે તે જોઈ શકીએ છીએ અને જો ત્યાં એરર હોય તો આપણે બીજાને જોઈ શકીએ છીએ અને પછી પાછા જઈ શકીએ છીએ અને એસેમ્બલી લેંગ્વેજ ફાઇલ ને સુધારી શકીએ છીએ